તો આ રીતે આપણે લાપ્લાસ સમીકરણ D માં લાપ્લાસ સમીકરણને ધ્યાનમાં લો તો બરાબર તેથી 2u0 હોય છે અને ધારો કે તમે ન્યૂમન ડેટા આપો છો તો ∂u∂n0થાય છે તે ડોમેઈન D ની બાઉન્ડ્રીને અવાહક માટે તમે જે પદ્ધતિ ઘડી છે તેનાં વડે ઉકેલ શોધો તો તમે તેનો ઉકેલ શોધી શકો છો તો ચાલો આપણે કહીએ કે તમે કહો છો આ u1 ઉકેલ છે જે તમે આ પદ્ધતિ વડે મેળવ્યો હતો પછી તમે કોઈપણ અચળાંક ઉમેરો Cu1 પણ તમારા ડોમેઈન D ની અંદર લાપ્લાસ સમીકરણને સંતોષે છે અને ન્યુમેન ડેટાને પણ સંતોષે છે અને તે સામાન્ય વિકલન ∂nCu1xy0 હોય છે બરાબર તેથી તેનો અર્થ એ કે કોઈપણ અચળાંક C અને u1 નો સરવાળો પણ બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમને ઉકેલે છે બરાબર જો આ તમારો બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમ હોય અને જો તમારી પાસે હમેશાં ન્યુમેન ડેટા હોય તો તમે એમ ન કહી શકો કે તમારી પાસે એક અનન્ય ઉકેલ આપો તે uxyfxy xyBહોય છે કે જ્યાં B એ ડોમેઈન D ની બાઉન્ડ્રી છે અને ડોમેઈન D ની અંદર તે 2u0 છે તો આ પ્રકારની સમસ્યા માટે તમારી પાસે અનન્ય ઉકેલ છે બરાબર તો ચાલો આપણે કહીએ કે તમારી પાસે સરળ ડોમેઈન અથવા ટૂકડા સ્વરૂપે સતત ડોમેઈન કર્યું તે એકમાત્ર ઉકેલ હોવો જોઈએ તો પહેલા આપણે આ મહત્તમ સિદ્ધાંત લખીએ તેથી મહત્તમ સિદ્ધાંત તે એવું કહે છે કે ધારો કે 2u0 ડોમેઈન D માં છે બરાબર અને તમે એમ પણ માનો છો કે uxy એ DB માં સતત છે તો બાઉન્ડ્રી સાથે તે સતત વિધેય છે પછી uxy ∈D ≤maxuxy ∈B એટલે કે u નું મહત્તમ મૂલ્ય માત્ર બાઉન્ડ્રી પર જ મળશે જ્યારે તે સતત ઉકેલ હોય ત્યારે પણ સમાનતા હોઈ શકે છે તેથી ધારો કે તે દરેક જગ્યાએ સતત ઉકેલ છે એટ્લે કે u પણ બાઉન્ડ્રી પર મહત્તમ છે તેથી તે અર્થમાં તેનો વાંધો નથી હવે આ સિધ્ધાંત નો ઉપયોગ કરી કોઈ પણ આ ડિરિક્લેટ બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમની વિશિષ્ટ્તા બતાવી શકે તો હું તે કેવી રીતે કરી શકું તો ધારો કે તે M0 એ u નું મહત્તમ મૂલ્ય છે અને ux0 y0M0 જ્યાં x0 y0D છે તેથી હું માનું છું કે તે બાઉન્ડ્રી પર નથી તે D ડોમેઈનની અંદર છે અને તમે એમ પણ વ્યાખ્યાયિત કરો કે M એટ્લે શું M ∶ u જ્યાં ∈Bહોય છે તેથી ફક્ત બાઉન્ડ્રી પર તમે આને મહત્તમ કહો પછી હું ધારુ કે u નું મહત્તમ મૂલ્ય ફક્ત ડોમેઈન D ની અંદર પ્રાપ્ત થાય છે હવે હું એક નવું વિધેય v વ્યાખ્યાયિત કરું છું બરાબર તો તે vxyuxyM0 M4R2x x02y y02 ની સમાન છે તેથી આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જો તમે તેને આ રીતે વ્યાખ્યાયિત કરો છો તો પછી બાઉન્ડ્રીના દરેક બિંદુ પર તમે ત્રિજ્યા R નું વર્તુળ બનાવો વર્તુળ સંપૂર્ણપણે D ની અંદર બને છે અને તે ફક્ત બાઉન્ડ્રી બિંદુ B ને સ્પર્શે છે તેથી તમે હંમેશા D ની અંદર બિંદુઓ સાથે એક વર્તુળ બનાવી શકો અને ફક્ત બાઉન્ડ્રીના એક બિંદુને સ્પર્શ કરતું હોય પછી તમે સ્પષ્ટપણે જોઈ શકો કે vx0 y0ux0 y0હોય છે આ વાસ્તવમાં તમારું મહત્તમ મૂલ્ય M0 છે જે આપણે ધાર્યું હતું બરાબર અને જ્યારે તમે ∈B લો ત્યારે શું થાય છે બાઉન્ડ્રી vxyMM0 M4R2x x02y y02 પર તમે હંમેશા R ત્રિજ્યાનું વર્તુળ બનાવી શકો છો જે હંમેશા ડોમેઈનની અંદર સમાયેલ હોય છે અને તે બાઉન્ડ્રી પરના બિંદુને સ્પર્શે છે જો તમે આને બાઉન્ડ્રી પરના અન્ય બિંદુઓને સ્પર્શ કરાવવા માંગતા હોય તો તમે વર્તુળ પણ વધારી શકો છો પરંતુ અહીં એકમાત્ર મુદ્દો એ છે કે તે સંપૂર્ણપણે D ડોમેઈનની અંદર હોવું જોઈએ બરાબર હવે ધારો કે x0 y0 એ xy ની વિપરીત હોય તો પછી x x02y y022R2હોય છે તેથી vxyMM0 M2M0M2છે અને અહીં MM0 M0M2M0 છે તેથી તે બાઉન્ડ્રી પર સૂચિત કરે છે કે vxyM0 ∈B છે તેથી vxy ડોમેઈન D ની અંદર મહત્તમ પ્રાપ્ત કરે છે તેથી તમે વચ્ચે છત્રીને ધારો અને તમારી પાસે મહત્તમ મૂલ્ય હોય છે તેથી જો તમે ખરેખર ઢાળ ને કોઈપણ દિશામાંથી જુઓ તો તે વાસ્તવમાં ઘટતો જાય છે તો તેનો અર્થ એ કે vxx0 vyy0 જો v નું મહત્તમ મૂલ્ય ડોમેઈનની અંદર હોય પરંતુ હવે જો તમે vxyuxyM0 M4R2x x02y y02 થી vxxvyy ની ગણતરી કરો તો vxxvyyuxxuyyM0 MR2 હશે અને આપણે જાણીએ છીએ કે uxxuyy0 છે અહીં u લાપ્લાસ સમીકરણને સંતોષે છે તેથી vxxvyyM0 MR2 પરંતુ M0M છે તેથી vxxvyy0છે તો અહીં વિરોધાભાસ છે u ની મહત્તમ ધારણા નો વિરોધાભાસ ડોમેઈન D ની અંદર કરે છે તેથી નું મહત્તમ મૂલ્ય B પર હોવાનું સૂચવે છે હવે તમે u ધ્યાનમાં લો પછી u પણ લાપ્લાસ સમીકરણને સંતોષે છે અને DB પર પણ સતત છે તેથી તે u નું મહત્તમ મૂલ્ય B પર હોવાનું સૂચવે છે તેથી u નું ન્યુનત્તમ B પર હોવું જોઈએ તેથી માત્ર u નું મહત્તમ B પર પ્રાપ્ત થવું જોઈએ નહીં અને લઘુત્તમ પણ બાઉન્ડ્રી પર પ્રાપ્ત થવું જોઈએ તો તે ન્યુનત્તમ સિધ્ધાંત છે હવે જો તમે ડીરીક્લેટ પ્રોબ્લેમ માટે લાગું કરો છો તો તે ડોમેઇન D માં 2u0 છે અને બાઉન્ડ્રી B પર uf1 છે આ બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમ છે જે આપણે હવે લઈએ છીએ તમે મહત્તમ ન્યૂનતમ સિધ્ધાંતનો ઉપયોગ કરીને વિશિષ્ટતા બતાવી શકો છો તો ચાલો આપણે કહીએ કે u1 અને u2 બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમના બે ઉકેલો હોઈ શકે હવે ડોમેઈન D માં wu1 u2 પછી 2w0 તથા w0 બાઉન્ડ્રી B પર છે હવે બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમ આ છે તેથી maxwxy ∈D ≤maxwxy ∈B છે કારણ કે wxy નું મહત્તમ મૂલ્ય બાઉન્ડ્રી પર શૂન્ય છે તેથી maxwxy ∈D ≤0 અને એવી રીતે minwxy ∈B ≤minwxy ∈D છે આપણે જાણીએ છીએ કે wxy નું ન્યૂનત્તમ મૂલ્ય બાઉન્ડ્રી પર શૂન્ય છે તેથી તે 0≤minwxy ∈D સૂચવે છે તેથી wxy0 ∀∈ એ u1u2 સૂચવે છે તો તમારી પાસે વિશિષ્ટતા છે તો આ રીતે તમે દર્શાવી શકો કે ડિરીક્લેટ ડેટા સાથેનું લાપ્લાસ સમીકરણને માત્ર એક જ ઉકેલ છે જે અનન્ય ઉકેલ છે આ તે છે જે આપણે ચોક્કસ ડોમેઈન માટે ચલ વિભાજનની રીત દ્વારા મેળવ્યું છે બરાબર તો આ રીતે તમે તેને ખરેખર કરી શકો છો તો અત્યાર સુધી આપણે લાક્ષણિક સમીકરણ તરંગ સમીકરણ કર્યો તેમ છતાં ઉકેલ ખૂબ વિચલિત થતો નથી તો એટ્લે કે તમે પ્રારંભિક ડેટામાં થોડો ફેરફાર કરો છો અને તમે માત્ર થોડો ફેરફાર કર્યો છે અને તમારો ઉકેલ પણ થોડો જ બદલાવો જોઈએ તેથી જો તમે એપ્સીલોન શામેલ છે તેથી આપણી પાસે આ અભ્યાસક્રમમાં તે નથી બરાબર તમારો ખુબ ખુબ આભાર